મેશનરી ઈંટો થી બનેલી દિવાલ ની સ્ટ્રેંથ અને બિહેવ્યર 9 આપણે ચણતરમાં ગુરુત્વાકર્ષણ દળોની વિચારણા હેઠળ શિઅર સ્ટ્રેન્થ પર વાત કરશું એક્સિયલ કમ્પ્રેશનના વિવિધ સ્તરો માટે ફેઇલ્યર સપાટીને શિઅર મિકેનિઝમની દ્રષ્ટિએ જોવામાં આવે છે મેન અને મુલરની મૂળ ફોરમ્મ્યુલેને આધારે સ્ટ્રેસ ની સ્થિતિ પર પહોચી શકાય છે સ્ટ્રેસ બાયએક્સિયલ ફેઇલ્યરનિષ્ફળતાની સપાટી પર લાગે છે તેથી પ્રથમ ફેઇલ્યરનો ક્રાયટેરિયા જે મોર્ટાર જોઇન્ટની ફેઇલ્યર હતું જે ફોરમેસન ને સ્લાઇડિંગ શીયર મિકેનિઝમ પણ કહેવાય છે આ ક્રાયટેરિયા ત્યારે આવે છે જ્યારે હોરીજોંનટલ બેડ જોઈન્ટ સાંધાની શિયર સ્ટ્રેન્થ સુધી પહોંચી જાય છે અને તેથી મોહર કુલોમ્બસ ક્રાયટેરિયા નો ઉપયોગ કરીને જોઈન્ટની શિયર સ્ટ્રેન્થ બોન્ડના યોગદાનના સંયોજન તરીકે રજૂ કરી શકાય છે જોઈન્ટમાં કોહેસન અને ઘર્ષણ ગુણાંક જે પ્રી કમ્પ્રેશન લેવલ થી જ પ્રભાવિત થાય છે આ ફેઇલ્યર ની વ્યાખ્યાનો ઉપયોગ આ સમીકરણોના સમૂહમાં કરી શકાય છે જેને મેન મુલર ક્રાયટેરિયા માટે અગાવ વિકસાવી છે જ્યાં પ્રી કમ્પ્રેશનને કારણે સ્ટ્રેસનું સ્તર ઓછું છે તેથી એકમ રોટેશન ને કારણે ચણતર ની એક ધાર ઓછી કમ્પ્રેશન અનુભવે છે અને તે છે σa એકમની બીજી બાજુ ઇન્ક્રીજ પ્રી કમ્પ્રેશન σb છે આ બે કિસ્સાઓમાં તફાવત ડેલ્ટા Δσy છે આ સમીકરણનો ઉપયોગ કોહેસન અને ફ્રીક્શન ગુણાંકની દ્રષ્ટિએ ફેઇલ્યર ના ક્રાયટેરિયા ની મદદથી મોહર કૂલોમ્બ ફેઇલ્યર નો ક્રાયટેરિયા ચણતરના સંયુક્ત ફેઇલ્યરનું વર્ણન જેને હોરીજોંનટલ જોઈન્ટના ઘટાડેલા કોહેસન અને ફ્રીક્શનના ઘટાડેલા ગુણાંકના સંદર્ભમાં કરી શકાય છે આ ઘટાડાનું કારણ એ છે કે એકમ જોઈન્ટના સંદર્ભમાં ભૂમિતિની વ્યાખ્યા કરી રહયા છીએ જ્યાં Δy અને Δx એ એકમ પરિમાણો Δy એ y અક્ષ સાથે અને Δx એકમની લંબાઈ છે ઘટાડેલા કોહેસન અને ઘટાડેલા ફ્રીક્શન ગુણાંકની દ્રષ્ટિએ હોરીજોંનટલ બેડ જોઈન્ટ નો સંયુક્ત ફેઇલ્યરનો ક્રાયટેરિયા રજૂ કરી શકાય છે પ્રી કમ્પ્રેશનનું સ્તર ઓછું હોય ત્યારે આ થવાની અપેક્ષા છે તેથી જો સિંગલ સ્ટોરે સ્ટ્રક્ચર હોય અને જો દિવાલનો અસપેક્ટ રેશિયો એવો હોય કે હોરીજોંનટલ બેડ જોઈન્ટ શિઅર સ્ટ્રેન્થના ક્રાયટેરિયા સુધી પહોંચી જતો હોય અથવા જો તે અપર મોસ્ટ સ્ટોરેની દિવાલ હોય કે જ્યાં આગળ પ્રી કોમ્પરેસન લેવલ નીચુ છે જો બેડ જોઇન્ટ ની શિઅર સ્ટ્રેન્થ બોન્ડની મજબૂતાઈ જેટલી સારી ન હોય તો ચણતર નું મટિરિયલ યાંત્રિક પરિમાણોની તુલનામાં સારી છે તો આ ફેઇલ્યરનો ક્રાયટેરિયા ઉપયોગમાં લઈ શકાય ફેઇલ્યરનો પ્રથમ ક્રાયટેરિયા એક્સિયલ કમ્પ્રેશનના નીચેના લેવલે થાય છે જ્યારે એક્સિયલ સ્ટ્રેસ લેવલ મધ્યવર્તી હોય ત્યારે અન્ય બે ક્રાયટેરિયા પર ધ્યાન આપવું જોઈએ બે માળનું ત્રણ માળનું લોડ બેરિંગ ચણતર બાંધકામ ગ્રાઉન્ડ સ્ટોરમાં જયાં પ્રી કમ્પ્રેશન લેવલ નોંધપાત્ર રીતેં ઊચું છે જે યુનિટમાં શીયર ટેન્શન ફેઇલ્યર હતું ત્યાં આગળ બીજા ક્રાયટેરિયાને ધ્યાનમાં લેવામાં આવે છે આ સૂત્રની અંદર સ્ટ્રેસના સ્થાનિક સ્ટેટ ની તપાસ કરી અને તેને દિવાલમાં જ સરેરાશ પ્રી કમ્પ્રેશન સ્તરના સ્ટ્રેસના ગ્લોબલ સ્ટેટ સાથે સંબંધિત કરવાનો છે તેથી જો બીજો ક્રાયટેરિયા કે તે ક્લાસિકલ ડાયાગોનલ સ્ટ્રેસ ફેઇલ્યર છે ક્લાસિકલ x ક્રેક જે રચાય છે તે ફેઇલ્યર મિકેનિઝમ છે જ્યારે મુખ્ય ટેન્સાઈલ સ્ટ્રેસ જ્યારે યુનિટના કેન્દ્રમાં રહેલ પ્રિન્સિપલ ટેન્સાઈલ હોય અને ઈંટ જયારે સ્ટ્રેસ ટેન્શનના યુનિટની આ સ્ટ્રેન્થ સુધી પહોંચે ત્યારે ફેઇલ્યર પર પહોંચી જાય છે તેથી ક્રાયટેરિયા મુજબ લેટરલ બળમાંથી એક્સિયલ કમ્પ્રેશન અને શિઅર સ્ટ્રેસના સંયોજન હેઠળ મુખ્ય સ્ટ્રેસ એકમની ટેન્સાઇલ સ્ટ્રેન્થ સુધી પહોંચે છે તો ક્રેક ફેઇલ્યર એકમના કેન્દ્રમાં થાય છે તેથી આ ચોક્કસ ક્રાયટેરિયામાં મોહર સ્ટ્રેસની વ્યાખ્યા મુજબ મોહર વર્તુળનો ઉપયોગ કરી શકીએ છીએ અને ટેન્સાઈલ સ્ટ્રેસ શું છે તે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ પ્રિન્સિપાલ ટેન્સાઈલ સ્ટ્રેસ σ1 પ્લેન સ્ટ્રેસ ની સ્થિતિના સંદર્ભમાં સ્ટ્રેસ ની બાયએક્શીયલ સ્થિતિ τ અને σ દિવાલ પર કાર્ય કરે છે σy દિવાલ પર કામ કરતો સામાન્ય સ્ટ્રેસ છે τ દિવાલ પર કાર્યરત શિઅર સ્ટ્રેસ છે જ્યારે પ્રિન્સિપાલ ટેન્સાઇલ સ્ટ્રેસ સિગ્મા fbtની કિંમત સુધી પહોંચે છે જે એકમની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે જેને કારણે યુનિટમાં ટેન્શન ક્રેક દ્વારા દિવાલમાં ફેઇલ્યર થાય છે એકમના કેન્દ્રમાં ટેન્શન ક્રેકની રચનાને વ્યાખ્યાયિત કરી જો કે ફોર્મ્યુલેશનનો અગાઉનો સેટ યુનિટની ઉપર અથવા નીચે બેડ જોઇન્ટ પર હોય તો એકમ પરિમાણ Δy બાય Δx હતું અને શીયર સ્ટ્રેસ τ ઉપરની સપાટી અથવા નીચેની સપાટી પર ના બેડ જોઈન્ટ ઉપર વ્યાખ્યાયિત કરી શકાય છે જોઇન્ટ પાસે સંયુક્ત ફેઇલ્યર છે આ ક્રાયટેરિયામાં ટેન્સન ક્રેક એકમ ઈંટના કેન્દ્રમાં થાય છે સ્ટ્રેસને જોઈન્ટ થી ઈંટના કેન્દ્ર સુધી ગણતરી કરવી જોઈએ અને આ એકમ જે ભૌમિતિક પ્રમાણથી પ્રભાવિત થાય છે તેથી આ એક એવું પાસું છે જેને ધ્યાનમાં લેવાની જરૂર છે અને આ વેલ્યુ પર પહોંચવા માટે સરળ ન્યૂમેરિકલ પદ્ધતિઓ ઉપલબ્ધ છે તેથી તેમાંથી તે મૂલ્ય 2 3 ના કૌંસમાં છે 3 τ જે મૂળભૂત રીતે ઇંટના જોઇન્ટ થી મધ્યમાં શિઅરસ્ટ્રેસ નું તીવ્રતા ની વેલ્યુ છે આ સૂત્ર ને τ ની દ્રષ્ટિએ ફરીથી લખીએ તો અગાઉના સૂત્ર ને τ ના કાર્ય તરીકે σy ની દ્રષ્ટિએ લખી શકાઈ છે બીજા ક્રાયટેરિયામાં શીયર સ્ટ્રેસની વેલ્યુ σy લો તેથી અન્ડર રૂટ માંના સમીકરણ ને વિસ્તૃત કરો અને તેને τ ના સંદર્ભમાં ફરીથી લખો ફેઇલ્યર સ્ટ્રેંન્થ નો ઉપયોગ જે એકમની જ ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટે થાય છે

જો પરીક્ષણ કરવા માટે ઈંટને જો કેન્દ્ર સ્થાને રાખીએ અને જો સ્ટ્રેસ ઈંટના કેન્દ્રમાં હોય તો એક્સિયલ કોમ્પ્રેસિવ લેવલ σby તે σy છે અને સરેરાસ નોર્મલ સ્ટ્રેસ એ કિંમત પર છે કે સરેરાશ નોર્મલ સ્ટ્રેસ ઈંટની મધ્યમાં નોર્મલ સ્ટ્રેસ તરીકે કાર્ય કરે છે એવી પૂર્વધારણા છે કે ત્યાં કોઈ સ્ટ્રેસ નથી નોર્મલ સ્ટ્રેસ અન્ય ઓર્થોગોનલ દિશામાં કાર્ય કરે છે અને શિઅર સ્ટ્રેસ 2 3 τ છે અને આ ફોર્મ્યુલેશનની સાબિતી માટે ઉપલબ્ધ સંદર્ભ પૂરો પાડી શકે છે પરંતુ તે ઇંટની મધ્યમાં જોઈન્ટ ઉપર સ્ટ્રેસની સરળતા છે તેથી આ એકમની ઊચાઈ અને એકમની પહોળાઈ વચ્ચેના પ્રમાણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે આ કિસ્સામાં એકમ પહોળાઈ એ એકમ લંબાઈ ના 4 ગણી ઊચાઈ તરીકે લેવામાં આવે છે તેથી જે ભૂમિતિ બનશે તે ભૂમિતિ પર આધારિત રહેશે અને તેથી જો કોઈ વિચલન હોય જો એકમના પરિમાણોની દ્રષ્ટિએ નોંધપાત્ર વિચલન હોય તો તે 2 3 એ સંખ્યા એવી હોવી જોઈએ જે Δx થી Δy ના બરાબર ગુણોત્તરની ધારણાને કારણે આવે છે આ બીજો ક્રાયટેરિયા છે જ્યાં સરેરાશ દિવાલમાં પ્રી કમ્પ્રેશનનું સ્તર અથવા દિવાલમાં સરેરાશ સામાન્ય સ્ટ્રેસ મધ્યવર્તી શ્રેણીની અંદર છે તે ન તો ખૂબ ઉચું છે અને ન તો ખૂબ નીચું છે લેટરલ બળ અને એક્સિયલ બળના સંયોજનને કારણે ટેન્સાઈલ ક્રેકીંગની રચનાને કારણે તે શ્રેણીમાં ફેઇલ્યર રચાય છે ત્રીજો ક્રાઈટેરિયા એ છે કે ઈંટ ના ક્રશિંગની કારણે ફેઇલ્યર થાય છે આ ક્રાઈટેરિયા લેટરલ ફોર્સની અને ઉચ્ચ પ્રી કમ્પ્રેશનના સંયોજન હેઠળ છે જે દિવાલમાં પહેલાથી અસ્તિત્વમાં છે દિવાલના સંકુચિત છેડા ઉપર એક છેડો ઉત્થાન અનુભવી રહ્યો છે જ્યારે દિવાલના બીજા છેડે ઇન પ્લેન દળોની ક્રિયા હેઠળ વધતા કમ્પ્રેશન નો અનુભવ કરે છે વધેલા કમ્પ્રેશન હેઠળ જો પ્રી કમ્પ્રેશન લેવલ મૂળરૂપે ઊચું હોય તો સંભાવના એ છે કે અંતિમ ફ્લેક્ચરલ કમ્પ્રેશન પોતે ચણતરની ક્રશિંગ સ્ટ્રેન્થ નજીકના મૂલ્ય સુધી પહોંચી છે જેથી ચણતરની દિવાલમાં ફેઇલ્યર સ્થાપિત કરવા માટેનો તે ત્રીજો ક્રાઈટેરિયા બની જાય છે દિવાલ ક્રશિંગ ફેઇલ્યર અનુભવે છે જે ફ્લેક્ચરલ કમ્પ્રેશનમાં છે તે ડાયરેક્ટ કમ્પ્રેશન નથી પરંતુ ફ્લેક્ચરલ કમ્પ્રેશન છે અને આ તે આધાર છે જેનો આપણે ફેઇલ્યર ક્રાઈટેરિયા માટે ઉપયોગ કરીએ છીએ તેથી ચણતરની ક્રશિંગ ફેઇલ્યર સ્ટેન્થની જરૂર છે આ કિસ્સામાં ચણતરની ક્રશિંગ સ્ટેન્થ અગાઉના ક્રાયટેરિયામાં એકમની ટેન્શન ફેઇલ્યર તરીકે ધારી હતી પરંતુ અહીં કમ્પ્રેશનમાં ચણતરની ફેઇલ્યર સ્ટ્રેન્થ તરીકે લઈએ છીએ મેન મુલર ક્રાયટેરિયા પ્રમાણે σa જ્યાં કમ્પ્રેશન લેવલમાં ઘટાડો થાય છે અને σb જ્યાં કમ્પ્રેશન લેવલમાં વધારો થાય છે જો σb તરફ જોઈ રહયા છીએ જે ફેઇલ્યર ક્રાયટેરિયા છે જે વ્યાખ્યાયિત કરવા માટે છે જ્યારે σb એક ચણતર ની એક્સિયલલ કોમ્પ્રેસ્સિવે સ્ટ્રેન્થ પર પહોંચે ત્યારે fu ફેઇલ્યર પ્રસ્થાપિત કરે છે આપણે τ ને એ દ્રષ્ટિએ લખીએ છીએ અને હવે સરેરાશ સામાન્ય સ્ટ્રેસ અને સંબંધિત સરેરાશ સ્ટ્રેસ વચ્ચે સંબંધ હોય તો દીવાલ σy પોતે છે અહીં ફેઇલ્યરનો ક્રાઈટેરિયા fu છે અગાઉના ડાયાગોનલત્રાંસા ટેન્સાઇલ ફેઇલ્યર માં તે fbt છે એકમની ટેન્સાઇલ સ્ટ્રેન્થ જ્યારે પ્રથમ કિસ્સામાં તે જોઈન્ટ ની શીઅર સ્ટ્રેન્થ છે તેથી ત્યાં ત્રણ મટીરયલ મિકેનિકલ પેરામીટર છે જેને સિસ્ટમની ફેઇલ્યરને વ્યાખ્યાયિત કરવા માટે ઉપયોગ કરીએ છીએ હવે આપણે ત્રણ જુદી જુદી શ્રેણીઓ જેવી કે નીચા પ્રી કમ્પ્રેશન મધ્યવર્તી પ્રી કમ્પ્રેશન અને ઉચ્ચ પ્રિ કમ્પ્રેશન લેવલ તરફ જોઈએ છીએ ઉચ્ચ પ્રી કમ્પ્રેશન લેવલની અપેક્ષા ત્યારે રાખી સકાય કે જયારે દિવાલ સ્ક્વોટનીચી દિવાલ ન હોય ત્યારે છે જો તમારી પાસે પ્રમાણમાં પાતળી દીવાલ છે તો લેટરલ બળ અને ગુરુત્વાકર્ષણ બળને સંતુલિત કરવા માટે ઉપલબ્ધ ક્રોસ સેક્શનનો વિસ્તાર સ્ક્વોટ દિવાલની તુલનામાં નાનો છે તેથી ઉચ્ચ પ્રી કમ્પ્રેશન સાથે પાતળી દિવાલમાં તમે ફ્લેક્સુરલ ક્રશિંગ મિકેનિઝમ મેળવી શકો છો જે લેટરલ દળો અને ગુરુત્વાકર્ષણ દળોની ક્રિયા હેઠળ ચણતરની દિવાલમાં થઈ શકે છે તેથી મૂળભૂત રીતે તમામ સંભવિત જીયોમટીરયલ સંયોજનોને દિવાલના પાસા રેશિયો અને ભૌતિક શક્તિની સંદર્ભમા જોઈ શકાય છે તેથી જ્યારે લોકલ સ્ટ્રેસને વ્યાખ્યાયિત કરો અને તેને ગ્લોબલ સ્ટ્રેસ સાથે સંબંધિત કરી રહ્યા છીએ સ્ટ્રેસ ના પરિણામોની દ્રષ્ટિએ પાછળથી આ આધાર બની જાય છે કે ચણતરની દિવાલમાં લેટરલ બળ એક્સિયલ બળનું ઈન્ટરેકશન ક્રિયાપ્રતિક્રિયા છે ચણતરમાં પ્લેન મિકેનિઝમ સામાન્ય રીતે શિઅર પ્રભુત્વવાળી પદ્ધતિઓ હોય છે શીયર કેપેસિટી કે જે લેટરલ ફોર્સ દ્વારા નોંધપાત્ર રીતે પ્રભાવિત થાય છે અને જ્યારે શીયર દિવાલોની ડિઝાઇનની તપાસ કરીએ ત્યારે તે ધ્યાનમાં લેવાની જરૂર છે અને તેથી સ્ટ્રેસ ના અલગ સ્તરે સમાન આધારનો ઉપયોગ કરીશું પરંતુ પરિણામી દળોની ક્રિયા હેઠળ આપણે તેની તપાસ કરીશું શિઅર ફોર્સ અને એક્સિયલ દળો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા સપાટી વિકસાવવા માટે સમાન આધારનો ઉપયોગ કરીશું તેથી ત્રણ અલગ અલગ મિકેનિઝમ્સના આધારે મૂળભૂત રીતે ઇન પ્લેન ક્રિયાઓ હેઠળ ચણતરમાં તમામ સંભવિત ફેઇલ્યર પદ્ધતિઓને આવરી લે છે પ્રથમ ફેઇલ્યર જોઈન્ટ પર થાય છે પછી શિઅર ટેન્શન બીજો ઝોન જે ઓરેન્જ ઝોનને કારણે ફેઇલ્યર થાય છે અને ત્રીજો ઝોન જે ઉચ્ચ પ્રી કમ્પ્રેશન લેવલ ફેઇલ્યર ને કારણે ચણતરને જ ક્રસીંગ કરી નાખવાના કારણે જે થાય છે તેથી મેન મુલર ક્રાયટેરિયા ના આધારે દરેક ઝોન માટે સમીકરણઓ વિકસાવ્યા છે આપણી પાસે ઘટાડેલા કોહેસન પ્લસ μ એ σy બરાબર છે જ્યાં μ એ ઘર્ષણ ગુણાંક ઘટાડવામાં આવે છે તે પ્રથમ ક્રાયટેરિયા છે જો તમે તે ક્રાયટેરિયા ઉપયોગ કરો છો તો તમને પ્રથમ ઝોનમાં ડોટેડ લાઇનોનો પ્રથમ સેટ મળશે તે મૂળભૂત રીતે અમુક તબક્કે ઓવરલેપ થશે અથવા બીજા ક્રાયટેરિયા tau ના સંદર્ભમા મૂલ્ય ઊચું જાય છે હવે σy ની ચોક્કસ શ્રેણીની બહારઅને ફેઇલ્યર શિઅર ટેન્શનને કારણે બીજી સમીકરણમાં વધુ જટિલ બની જાય છે જે ત્રણ મૂલ્યોમાંથી સૌંથી નીચું હોય છે જે એક્સિયલ કમ્પ્રેશનની મધ્યવર્તી શ્રેણી માટે હશેજે શીયર ટેન્શન ફેઇલ્યર દ્વારા સંચાલિત ક્રાયટેરિયા છે તેથી તમે જોશો કે મધ્ય ઝોનમાં દર્શાવવામાં આવેલું સમીકરણ શિઅર સ્ટ્રેસ σy ના સંદર્ભમાં સૌથી નીચો ફેઇલ્યર મધ્યવર્તી ઝોન માટે બની જાય છે અને ત્રીજા ઝોન માટે આપણી પાસે ત્રીજી લાઇન છે અને σy મૂલ્ય ના કાર્ય તરીકે શીયર સ્ટ્રેસ τ નું મૂલ્ય સૌથી ઓછું બની જાય છે આ ત્રણ સમીકરણનો ઉપયોગ ઉપલબ્ધ સામગ્રી શક્તિ માટે કરી શકાય છે જુદા જુદા સમીકરણો દ્વારા સંચાલિત આ ત્રણ જુદી જુદી રેખાઓ દોરો જે ત્રણમાંથી સૌથી નીચી ફેઇલ્યરની સપાટી બનાવશે અલબત્ત આ ફેઇલ્યર પ્લેન સંબંધિત શક્તિઓથી પ્રભાવિત થવાની છે જેવી કે કોહેસન મૂલ્ય ઘર્ષણ ગુણાંકનું મૂલ્ય એકમની તાણ શક્તિનું મૂલ્ય ચણતરની સ્ટ્રેન્થને ક્રસીંગ ફેઇલ્યરનું કરી નાખવાનું મૂલ્ય તે Δx બાય Δy ના ગુણોત્તર પર પણ આધારિત રહેશે તેથી ભૂમિતિ અને મટિરિયલની પ્રોપર્ટીસના કારણે દિવાલના ફેઇલ્યર ઝોન માટે અથવા ફેઇલ્યર પ્લેનમાં તેની અસર થાય છે જેની આપણે ચણતરની દિવાલમાં જ તપાસ કરી રહ્યા છીએ તેથી આ ફેઇલ્યર ડોમેન છે જે એક્સિયલ દળોના ડેડ લોડ અને સુપરિમ્પોઝ્ડ લોડ્સના પ્રી કમ્પ્રેશનને કારણે લેટરલ બળ અને કમ્પ્રેશન હેઠળ સ્ટ્રેસની બાયએક્સિયલ સ્થિતિનું વર્ણન કરે છે તેથી આ મેન મુલર ક્રાયટેરિયાનું વિસ્તરણ છે જે ફેઇલ્યર પ્લેન મેળવવા માટે એક આધાર તરીકે આપવામાં આવે છે મેન મુલર સિદ્ધાંતમાં અમુક મર્યાદાઓ રહેલી છે મુખ્યત્વે જો ડિઝાઇનમાં આ પ્રકારના ક્રાયટેરિયા નો ઉપયોગ કરવામાં આવે અથવા બિલ્ડિંગમાં સ્ટ્રેસની સ્થિતિનું પરીક્ષણ કરવામાં આવે છે તો દરેક ચણતર પેનલ પર અલગ બિંદુ પર સ્ટ્રેસનું મૂલ્ય અલગ અલગ છે તેથી જો ચણતર પેનલમાં આનો ઉપયોગ કરીને એક તબક્કે ફેઇલ્યર સ્ટ્રેસનો અંદાજ લગાવીએ તો તે વાસ્તવમાં ઘણું સરળ બની જાય છે સ્ટ્રેસની સ્થિતિ નોન હોમોજીનીસ છે અને તેથી સ્ટ્રેસના સ્તરે ફેઇલ્યર પ્લેનને વ્યાખ્યાયિત કરવું એ સમસ્યારૂપ બાબત છે એ હકીકતને ધ્યાનમાં રાખીએ કે ચણતરમાં સ્ટ્રેન્થ એક દિશામાં બીજી દિશા વિરુદ્ધ અલગ હશે અહી પ્રસ્તુત કરેલા કામમાં બેડ જોઈન્ટ સાથેના સિદ્ધાંતના વિવિધ અભિગમોમાં ફેઇલ્યર પદ્ધતિમાં તફાવત છે તેથી સ્ટ્રેસની સ્થિતિને જોઈ શકાતી નથી કે જે કેપ્ચર કરવું ખૂબ જ સરળ છે બીજી સમસ્યા એ છે કે ચણતર પેનલમાં ચકાસણી હેઠળની ક્રેક ફોર્મેશન સર્જાયા બાદ મેન મુલર ક્રાયટેરિયા જે ખરેખર પુનવિતરણને ધ્યાનમાં લેતો નથી તેથી થોડીક અસ્થિરતા સર્જાય તે મોમેન્ડે સ્ટ્રેસનું પુનવિતરણ થવાનું છે અને તેથી સમીકરણનો સમૂહ છે તે ગણતરીના રેખીય સ્થિતિસ્થાપક સમૂહના આધારે છે અને પછી આપણે ફેઇલ્યર સ્ટેન્થનો ઉપયોગ કરીએ છીએ પછી ક્રાયટેરિયા સ્થાપિત કરવા માટે મટીરયલમાં રહેલી શક્તિઓનો ઉપયોગ કરીએ છીએ તેથી આ પુનવિતરણ એ એવી વસ્તુ છે જયાં સમીકરણ અથવા ફેઇલ્યર પ્લેનને ધ્યાનમાં લેવામાં આવતી નથી અને અન્ય અગત્યનું પાસું એ છે કે કોડ ડિઝાઇનની પ્રક્રિયાઓને કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો તે છે જે સ્ટ્રેસની સ્થિતિમાં નથી સ્ટ્રેસના પરિણામો પર કામ કરવાનું સરળ છે અને તેથી જો શક્ય હોય તો આ સમીકરણને સ્ટ્રેસના પરિણામો સુધી વિસ્તૃત કરવા જરૂરી છે તેથી જો લિમિટ સ્ટેટ અભિગમને જોવામાં આવે અથવા જો પરફોમનસ આધારિત અભિગમ જોવામાં આવે તો લિમિટ સ્ટેટ અનરેન્ફોર્સમેન્ટ ચણતર અને રેન્ફોર્સમેન્ટ ચણતર બંને માટે ડિઝાઇન કરી શકાય છે તો ઈન્ટરેકશન વ્યાખ્યાયિત કરવા માટે એક રસપ્રદ સમૂહ ક્રાયટેરિયાનો ઉપયોગ કરી શકીયે છીએ અહી ચણતરની દિવાલ ઉપર લેટરલ બળ H અને એક્સિયલ બળ N ઈન્ટરેકશન નો ઉલ્લેખ કરેલો છે જેનો અનરેન્ફોર્સમેન્ટ ચણતર માટે ઉપયોગ કરી શક્યા હોત અને ચણતરને મજબુત બનાવવા માટે તે જ વસ્તુનો વિસ્તાર કરી શકીએ છીએ તેથી દિવાલ પેનલ્સ પર પરિણામી બળ પર અહીં કામ કરી શકાય પ્લેન સ્ટ્રેન્થની તપાસ શરૂ કરવા માટે ચણતરના દિવાલની ઇન પ્લેન સ્ટ્રેન્થની તપાસ કરી અને તે મુજબ ફરીથી ફેઇલ્યર પ્લેનમાં જુદા જુદા ઝોનની તપાસ કરીએ જે મેન મુલર ક્રાયટેરિયાની એપ્લીકેશનનું અંતિમ પરિણામ છે હવે પ્રી કમ્પ્રેશન ઓછું અને મધ્યવર્તી સ્તરે પ્રી કમ્પ્રેશન ઊચું છે એ જ ત્રણ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ શકાય છે જ્યાં પ્રથમ ફેઇલ્યર મિકેનિઝમ જે એક ફ્લેક્ચરલ પ્રભુત્વ ધરાવતી પદ્ધતિ છે જેનો અર્થ છે કે દીવાલ જ્યારે ડીફોરર્મેસનને આધિન હોય છે ત્યારે તે લેટરલ બળને કારણે અને એક્સિયલ સંકોચનની હાજરીમાં ડીફોરર્મેસન માથી પસાર થાય છે સાપેક્ષ ગુણોત્તરના આધારે જો તમે બધી સંભાવનાઓમાં પાતળી દીવાલ જોઈ રહ્યા હોવ તો તમે ફ્લેક્ચર પ્રભુત્વવાળી પદ્ધતિ મેળવી શકો છો મતલબ કે તમારી પાસે એક કે જ્યાં દિવાલમાં ઉત્થાન છે અને એક કે જ્યાં દિવાલમાં વધારે કમ્પ્રેશન છે તેથી જો પ્રી કમ્પ્રેશન લેવલ થતું હોય તો વધેલું કમ્પ્રેશન આપણને ફ્લેક્ચરલ ક્રશિંગ મિકેનિઝમ તરફ દોરી શકે છે જ્યારે બીજા છેડે જયાં વાસ્તવમાં ક્રેકીંગ થઈ રહું છે જે ફ્લેક્ચર હેઠળ ટેન્સાઇલ ક્રેકીંગ છે તેથી પ્રથમ પદ્ધતિ કે જેની આપણે ચકાસણી કરી શકીએ અને ફ્લેક્ચર માટે સમીકરણ ફ્લેક્ચર પ્રભુત્વવાળી પદ્ધતિ અથવા ઇન પ્લેન ફ્લેક્ચર ડોમિનેટ મિકેનિઝમ માટે છે અને પછી અન્ય બે પદ્ધતિઓની તપાસ કરીયે કે જે શીયર સ્લાઇડિંગ મિકેનિઝમ છે જ્યાં જોઇન્ટમાં ફેઇલ્યર છે જે શિઅર પ્રભુત્વ ધરાવતું વર્તન છે અને પછી ડાયાગોનલ ક્રેકની રચના થાય છે કે જે x ક્રેકિંગ ફ્લેક્ચર મિકેનિઝમને બદલે ફરીથી શિઅર મિકેનિઝમ છે અને આમાં સ્પષ્ટપણે દિવાલમાં એક્સેપ્ટ રેશિયોની ભૂમિકા છે તે ધ્યાનમાં રાખવું જોઈએ પહેલા દિવાલમાં એક્સેપ્ટ રેશિયોની ભૂમિકા છે અને અસ્તિત્વ ધરાવતી બાઉન્ડ્રી કન્ડિશનની પરિસ્થિતિઓ દ્વારા પણ ભૂમિકા ભજવવામાં આવે છે અને પછી ભલે દિવાલ ની ટોચ પરિભ્રમણ કરવા માટે મુક્ત હોય તો દિવાલ તેની વર્ટિકલ સીમા પરિસ્થિતિઓના સંદર્ભમાં કેન્ટિલેવર્ડ છે દિવાલ ટોચ પર મુક્ત છે અથવા તે ટોચ પર ફરીથી પરિભ્રમણને રિસ્ટ્રૈન કરે છે તેથી ભૂમિતિ અને બાઉન્ડ્રી કન્ડિશન જે અમલમાં આવશે જે એક્સેપ્ટ રેશિયો છે અને દિવાલ ટોચ પર ફરવા માટે મુક્ત છે અથવા ટોચ પર પરિભ્રમણ કરવા ઉપર પ્રતિબંધીત છે આપણે એક દિવાલની તપાસ કરીશું જેની ટોચ રોટેશનલ સંયમના કારણે લેટરલ ડીફોરર્મેશન આકાર અથવા શીઅર ડીફોરર્મેશનની રૂપરેખામાં કેન્ટીલેવર્ડ છેડા ઉપર મુક્ત છે બેડ જોઈન્ટની સંયુક્ત શિઅર સ્ટ્રેન્થ ચણતરની કોમ્પ્રેસસીવ સ્ટ્રેંન્થ અને ચણતરની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકાય છે અગાઉ આપણે મેન મુલર ક્રાયટેરિયામાં જોયું હતું તે મુજબ બીજો ક્રાયટેરિયા ત્યારે હતો જ્યારે એકમ તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ સુધી પહોંચી જાય પરંતુ ચણતરની ટેન્સાઇલ સ્ટ્રેન્થ માટે એકમ અથવા મોર્ટારની દ્રષ્ટિએ તેની તપાસ કરવાની જરૂર રહેતી નથી તેથી fbt ને બદલે જો ચણતરની ટેન્સાઇલ સ્ટ્રેન્થને ધ્યાન માં રાખીએ ચણતરની ટેન્સાઇલ સ્ટ્રેન્થ નો અંદાજ મેળવવા માટે ડાયાગોનલ કમ્પ્રેશન પરીક્ષણ કરવું જરૂરી છે તેથી પ્રથમ ક્રાયટેરિયા ની તપાસ કરી પ્રથમ મિકેનિઝમ ઇન પ્લેન ફ્લેક્ચરલ મિકેનિઝમ અને અહીં ખરેખર દિવાલની ઉપર અને નીચેની બાઉન્ડ્રી કન્ડિશનની વિશે વિચારણા કરવી જોઈએ દીવાલ બે લેટરલ કિનારીઓ પર ફ્રી છે તે એક આદર્શ પરિસ્થિતિ છે જ્યાં તમારી પાસે એવી સ્થિતિ હોઈ શકે છે જ્યાં એક રિટન દીવાલ હોય દીવાલ ફ્લેન્જ હોય અને જો દિવાલ સ્પેન્ડ્રલ હોય તો લેટરલ બાઉન્ડ્રી કન્ડિશનની સ્થિતિ હોઈ શકે છે દીવાલ લેટરલ કિનારીઓ પર મુક્ત છે અને તેના ઉપર પોતાનું વજન લાગે છે સાથે સાથે ગુરુત્વાકર્ષણ ભાર લાગે છે અને દિવાલ પર લેટરલ ભાર પણ લાગે છે તેથી જો ખરેખર દિવાલના સેલ્ફ વેઇટ P ની તપાસ કરીએ તો ત્યાં સુપરઈમ્પોઝ્ડ લોડ પણ લાગે છે આપણે બાઉન્ડ્રી કન્ડિશનની પર આધાર રાખીને ધારીએ કે સુપરઈમ્પોઝ્ડ લોડ એકસેન્ટ્રિસિટી લોંડ તરીકે લાગે છે અને ત્યાં લેટરલ બળ H દિવાલ પર કાર્ય કરે છે દીવાલની લંબાઈ L અને દિવાલની ઉચાઈ h છે તેથી જો પરિણામી દળોની તપાસ કરવા હોય કે જેના પર કામ કરવાની જરૂર છે તો પરિણામી એક્સિયલ બળ N છે પરિણામી શીયર બળ H છે અને મોમેન્ટ જે લેટરલ બળ અને ઉચાઈ H તરીકે દિવાલ પર કાર્ય કરી રહી છે તેથી વિવિધ સેગમેન્ટમાં દળોની તપાસ કરીએ અને ધારીએ કે પરિણામી દળો તમામ દિવાલની મધ્યમાં જ લાગે છે સિસ્ટમમાં વર્ટિકલ સંતુલન અને રોટેશનલ સંતુલન બે સ્થિતિઓ માટે સંતુલન સમીકરણો લખીએ છીએ તેથીવર્ટિકલ સંતુલનમાં તળિયે એક્સિયલ બળ લાગે છે જે પોતાનું વજન અને ટોચ પર એક્સિયલ બળનો સરવાળો છે તેથી સાવચેતી પૂર્વક સ્ટ્રેસનો અંદાજ લગાવવો જોઈએ જો સ્ટ્રેસ ડીસ્ટ્રીબ્યુશન નો અંદાજ દિવાલની મધ્ય ઉંચાઈ પર લગાવામાં આવે તો દીવાલ નું વજન સાવચેતી પૂર્વક ધ્યાનમાં લેવું જોઈએ જોકે દીવાલની ટોચ પર તો દીવાલનું વજન ગણતરીમાં લેવામાં આવતું નથી પરતું તળિયે દીવાલનું વજન ગણતરીમાં લેવામાં આવે છે તેથી ગણતરી તે મુજબ કરવી જોઈએ કે જેથી દીવાલ પ્લેન માં સાવચેત રહે તેથી જો ફ્લેક્ચરલ કમ્પ્રેશને ફેઇલ્યર તરીકે જોવામાં આવે તો દિવાલના તળિયે ફ્લેક્ચરલ કમ્પ્રેશન ફેઇલ્યર જોવા મળે કારણ કે કોમ્પ્રેસ્ડ ધાર પર ફ્લેક્ચરલ કમ્પ્રેશનની વેલ્યુ મહત્તમ બનશે પરંતુ જો ડાયાગોનલ ટેન્સાઇલ ફેઇલ્યર જોવા માટે રસ હોય તો ડાયાગોનલ ટેન્સાઇલ ફેઇલ્યર સામાન્ય રીતે દિવાલ પેનલની મધ્ય ઉચાઈથી શરૂ થશે અને તેથી તે યાદ રાખવું જોઈએ કે ગણતરી આપણે ઇંટના કેન્દ્રમાં કરી હતી તેથી સમગ્ર દિવાલ પેનલ પર સામાન્ય રીતે શિયર ક્રેક ડાયાગોનલ શીયર તિરાડો મધ્ય ગાળામાં શરૂ થશે કારણ કે મહત્તમ શીયર સ્ટ્રેસનું ડીસ્ટ્રીબ્યુશન દિવાલની મધ્ય ઉચાઈથી શરૂ થશે અને તેથી ગણતરીઓ દિવાલની મધ્ય ઉચાઈ પર થશે એક્સિયલ યોગદાનને ધ્યાનમાં લેવું જોઈએ દિવાલના પોતાનું વજન અડધા ભાગ ઉપર જ લાગે છે દિવાલની ઉચાઈમાં લેટરલ બળ ટોચ પરની મોમેન્ટ અને તળિયાની મોમેન્ટ દ્વારા સંતુલિત થાય છે પરિણામી એક્સિયલ બળને ટોચ પરની મોમેન્ટ અને તળિયેની મોમેન્ટ તરીકે રજૂ કરવામાં આવે છે જે ટોચ પર એસેન્ડરીક છે અને તળિયે એક્સિયલ સ્ટ્રેસના પરિણામે એસેન્ડરીસિટી બરાબર છે ઇન પ્લેન ફ્લેક્ચરલ મિકેનિઝમની તપાસ શરૂ કરીએ તો આપણે ત્રણ જુદા જુદા તબક્કાઓ જોઈએ છીએ પહેલા ટેન્સાઇલ ક્રેકીંગ સ્ટેજ નો સંદર્ભ લઈએ તો દિવાલ પર લેટરલ દળો અને ગુરુત્વાકર્ષણ લાગતા હોવાના કારણે દિવાલના પાયા પર ક્રેકીંગ જોઈ શકાય છો અને જેમ જેમ ક્રેકીંગ વધે છે તેમ લેટરલ દળો અને ગુરુત્વાકર્ષણ દળોના સંયોજનને સંતુલિત કરવા માટે ઉપલબ્ધ વિસ્તારમાં ઘટાડો થાય છે છેવટે વિસ્તારમાં ઘટાડો થાય છે અને સંભવત દિવાલમાં ક્રશિંગ થાય છે તેથી ટેન્સિલ ક્રેકીંગનો પ્રથમ તબકકે આપણે દિવાલ જોઈએ કે જેની જાડાઈ t લંબાઈ l છે તેના ઉપર એક્સિયલ બળ N અને મોમેન્ટ M આ તબક્કે એવું ધારવામાં આવે છે કે સ્ટ્રેસનું વિતરણ રેખીય સ્થિતિસ્થાપક છે ત્રિકોણાકાર વિતરણ જોવામાં આવે છે અને દિવાલનો ક્રોસ વિભાગનો ભાગ ખરેખર M અને N ના સંબંધિત મૂલ્યોના આધારે સ્ટ્રેસમાં જઈ શકે છે અને તેથી ધારી શકીયે કે દિવાલમાં ક્રેકીંગ થવા માટે નોંધપાત્ર પ્રી કમ્પ્રેશન અને લેટરલ દળો જરૂરી છે હવે એવી પરિસ્થિતિ ધારણ થાય કે જ્યાં દિવાલ ટેન્સાઇલ સ્ટ્રેસમાં આવે છે દિવાલના ક્રોસ વિભાગનો એક ભાગ છે જે ટેન્સાઇલ સ્ટ્રેસને આધિન છે બાકીના ભાગમાં કમ્પ્રેશન લાગે છે એજ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ સિગ્મામાં છે અને એક્સિયલ બળ પરિણામી N ની દિવાલની મધ્ય રેખાના સંદર્ભમાં છે દીવાલ પર ટેન્સન લાગે છે જે બેડ જોઈન્ટ ના કાટખૂણે છે ટેન્સાઈલ સ્ટ્રેન્થના બેડ જોઈન્ટની મજબૂતાઈ જાળવી હોય તો બેડ જોઇન્ટfMT ના કાટખૂણે લાગે છે હવે ધારીએ કે દીવાલ પર શૂન્ય ટેન્સાઈલ સ્ટ્રેન્થ લાગે છે અથવા f mt એક મર્યાદિત મૂલ્ય છે જો fmt એક મર્યાદિત મૂલ્ય છે તો ક્રેકીંગ ત્યારે જ થવાનું છે જ્યારે ટેન્સાઇલ સ્ટ્રેસ fmt સુધી પહોંચે જો ધારીયે કે દિવાલ પાસે જીરો ટેન્સાઈલ સ્ટ્રેન્થ છે તો દિવાલમાં મર્યાદિત એસેન્ડરીસિટી હોય અને ટેન્સન હોય તો તે મોમન્ટે દિવાલમાં ક્રેકીંગ શરુ થશે જો બેડ જોઇન્ટની ટેન્સાઈલ સ્ટ્રેન્થ fmt હોય તો ક્રેકીંગ મોમેન્ટને તે મોમેન્ટ એ ફરીથી ટેન્સાઈલ સ્ટ્રેન્થના પરિણામ તરીકે રજૂ કરવામાં આવે છે એક્સિયલ બળ પરિણામી N અને એસેન્ડરીસિટી e છે આ કિસ્સામાં તેને એક્સિયલ સ્ટ્રેસ પ્લસ વળાંકથી આવતા સ્ટ્રેસ તરીકે લખી શકાઈ છે અહી વધારાના રેજિસ્ટન્ટ ઉપલબ્ધ છે જે બેડ જોઇંટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ f mt છે જેને -નોન જીરો મૂલ્યનીતરીકે લઈએ અને આના સંદર્ભમાં જાડાઈ t અને લંબાઈના જાડાઈના ક્રોસ વિભાગનું મોડ્યુલસ 1 છે હવે જો સમાન સમીકરણ ઉપયોગ કરીએ અને fmt ને 0 તરીકે લો તો તમને ક્લાસિકલ સ્થિતિ મળે છે જ્યાં આ ક્રેકીંગ થાય છે ત્યારે એસેન્ડરીસિટી l6 બરાબર હોય આ ત્રણ તબક્કામાં લોડિંગ પ્રથમ તબક્કો છે આ ફેઇલ્યર પદ્ધતિ આ ફેઇલ્યર મિકેનિઝમની અંતિમ ફેઇલ્યર પદ્ધતિ નથી આ સર્વિસિબિલિટી શરત હેઠળ છે ક્રેકીંગ સર્વિસિબિલિટી શરતો હેઠળ થાય છે તે અંતિમ લિમિટ સ્ટેટ નથી દિવાલની ક્રશિંગ ફેઇલ્યર એ અંતિમ લીમીટ સ્ટેટ છે તે ટેન્સાઇલ ફ્લેક્ચર ક્રેકીંગ છે પરંતુ તે અંતિમ લીમીટ સ્ટેટ નથી તે માત્ર પ્રારંભિક સ્ટેટ છે અથવા ઓછામાં ઓછી લિમિટ સ્ટેટ છે તેથી જેમ જેમ આ પ્રગતિ કરે છે તેમ અંતિમ લિમિટ સ્ટેટની દિવાલમાં જ ફ્લેક્ચરલ ક્રશિંગ ઉદભવશે જ્યારે તમે ફેઇલ્યર મિકેનિઝમનો અંદાજ લગાવો છો તે મહત્વનું છે અંતિમ સ્થિતિને ક્રસિંગ કરી નાખવાની મોમેન્ટે તેની તુલના M crack સાથે કરી શકતા નથી Mcrack સર્વિસિબિલિટી લેવલ પર છે પરંતુ Mu એ અંતિમ લિમિટ સ્ટેટ છે આપણે Mcrack ની તુલના કરી શકતા નથી અને Mu તેઓ માંગના સમાન સ્તરે નથી તેઓ માંગના ખૂબ જ અલગ સ્તરો પર છે એક સર્વિસિબિલિટી છે અને બીજો અંતિમ છે સ્ટેજ II એ પોસ્ટ ક્રેકીંગ છે પોસ્ટ ક્રેકીંગમાં ક્રોસ સેક્શન ઘટેલુ છે ક્રોસ સેક્શનના આંશિક વિભાગ પર સંતુલન છે તેથી લેટરલ બળની દિશાને કારણે જે ભાગ ઉત્થાન થયો છે તેને દિવાલની હીલ તરીકે સંદર્ભિત કરી શકાય છે અને બીજો છેડો જે હવે ઉચ્ચ પ્રી સંકોચન અનુભવી રહ્યો છે તે દિવાલનો ટોચ છે તેથી જેમ કમ્પ્રેશન લેવલ વધે છે તેમ તેમ દિવાલ ક્રસિંગથી ફેઈલ થાય છે આપણે મિકેનિઝમને ટો ક્રશિંગ તરીકે ઓળખીએ છીએ હીલ ક્રેકીંગ એ છે જ્યારે બેડ જોઈન્ટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ સર્વિસિબિલિટીની મર્યાદાઓ સુધી પહોંચી જાય છે ત્યારે અંતિમ સમયે ટોચ પર ક્રસીંગ ઉદભવશે તેથી દીવાલ માં આ પોસ્ટ કેક્રિંગ તબક્કો પરીક્ષણ કરી એ ખાતે દિવાલમાં એક્સિયલ સ્ટ્રેસ fa સ્તરોવર્ટીકલ સ્ટ્રેસ દીવાલ માં સરેરાશ ઊભી સ્ટ્રેસ fa સમાન હોય અને હવે એક આંશિક વિભાગ પર વિચાર કરીએ જે H અને એક્સિયલ ભાર સુપરિમ્પોઝ્ડ લોડ અને દિવાલના પોતાના વજનના સંયોજનને સંતુલિત કરે છે સ્ટ્રેસનું વિતરણ રેખીય સ્થિતિસ્થાપક ની હદ માં માનવામાં આવે છે તેથી પોસ્ટ ક્રેકીંગ પછીના તબક્કામાં હજુ પણ લિનિયર ઇલાસ્ટિક છે જે અસ્થિરતા ધારી છે તે ટેન્સનમાં ક્રોસ સેક્શનના ક્ષેત્રમાં ક્રેકિંગ ઉદભવે છે જેની ઉપેક્ષા કરે છે તેથી આમાં આપણે દિવાલની સંકુચિત લંબાઈનો ઉપયોગ કરીએ તે નોટેશનનો સમૂહ η ના ભાગ રૂપે છે અને 1 તે છે જ્યારે દીવાલમાં ક્રેક નથી ત્યારે વેલ્યું 1 બરાબર છે પરંતુ હવે આંશિક લંબાઈ η જે ત્રિકોણાકાર સ્ટ્રેસનું વિતરણ કરે છે સ્ટ્રેસ નું પરિણામ એક્સિયલ બળના પરિણામ ત્રિકોણાકાર વિતરણના કેન્દ્રમાં એક તૃતીયાંશ છે પરિણામી બળ કોમ્પ્રેસડ ધારથી η3 છે અને એસેન્ડરીસિટી e દિવાલની મધ્ય રેખાના સંદર્ભમાં છે ત્રિકોણાકાર વિતરણ સાથે અગાઉ પ્લેન ફ્લેક્ચરલ મિકેનિઝમ માટે જે કર્યું છે તેને સંતુલન તરીકે લખીએ અને પછી કોમ્પ્રેસડ લંબાઈનો અંદાજ મેળવીએ જે લંબાઈ છે તેના પર લેટરલ બળ અને એક્સિયલ બળનું સંયોજન પ્રાપ્ત થાય છે વર્ટીકલ સમતુલામાં ક્રોસ વિભાગનો એરિયામાં એક્સિયલ બળ P એ σv છે અને રોટેસનલ સંતુલનથી લેટરલ બળ h દિવાલની ઉચાઈ h માં એક્સિયલ બળ P એ e બરાબર છે અને તેથી એસેન્ડરીસિટીનો અંદાજ મળે છે જે H દ્વારા P લેટરલ બળ P લેટરલ બળ અને એક્સિયલ બળનો ગુણોત્તર h છે આ વિતરણમાંથી ત્રિકોણાકાર વિતરણમાં આપણે ધાર પર સંકોચીત સ્ટ્રેસ fm મેળવીએ છીએ હાલમાં ધાર ઉપર સંકોચક સ્ટ્રેસ fm છે તે હજુ પણ ઇલાસ્ટિક રેન્જની અંદર છે પરંતુ આ fm એપ્રોચ fu હશે અથવા ચણતરની ક્રસીંગ મજબૂતાઈ હોઈ શકે અને આ કોમ્પ્રેસડ ઝોનની લંબાઈ t દ્વારા 2 ગુણ્યા P બરાબર થશે જે ખુદ ત્રિકોણાકાર વિસ્તાર છે

તેથી આ ધાર ઉપર કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થની નજીક આવે છે ત્યારે લેટરલ બળનું મર્યાદિત મૂલ્ય હોય છે તેના માટે ક્રસીંગ ફેઇલ્યર ની અપેક્ષા રાખવામાં આવે છે આ સમીકરણ ધારના સંકુચિત સ્ટ્રેસથી મળે છે ત્રીજા દિવાલની કેપેસિટી જે ટોચ ઉપર ક્રસીંગ થાય છે અને તેથી તે જ સ્થિતિ માટે ધારીએ કે દિવાલના કોમ્પ્રેસડ સેગમેન્ટમાં કમ્પ્રેશનનું વિતરણ બિન રેખીય બરાબર છે તેથી તે માત્ર છેલ્લા તબક્કામાં છે કે કોમ્પ્રેસડ ઝોનમાં સ્ટ્રેસનું બિન રેખીય વિતરણ ધારીએ અને કોમ્પ્રેસડ ઝોનને હજુ ઘટાડવામાં આવે છે સ્ટ્રેસના પેરાબોલિક વિતરણને રજૂ કરવા માટે સમાન સ્ટ્રેસ બ્લોકનો ઉપયોગ કરી શકીયે છીએ આપણે સમકક્ષ સ્ટ્રેસ બ્લોક પેરામીટર્સનો ઉપયોગ સ્ટ્રેસ બ્લોકમાં પોતાની સમતુલા લખવા માટે કરીએ છીએ અને પછી તેનો ઉપયોગ ચણતરની ક્રશિંગ સ્ટ્રેન્થના સંદર્ભમાં અંતિમ લેટરલ બળ પર પહોંચવા માટે અથવા અંતિમ મોમેન્ટ ની દ્રષ્ટિએ રજૂ કરવામાં આવે છે કે જેમાં ફેઇલ્યરતા આવી રહી છે તેથી સ્ટ્રેસ બ્લોક એક પેરામીટર છે અહીં K ને Kappa તરીકે અને તેનું મુલ્ય 0 75 અને 1 ની વચ્ચે છે અને આ મૂલ્યો વાસ્તવમાં મટિરિયલના પ્રકાર પર આધારિત છે તેથી આ કિસ્સામાં ચણતરના પ્રકારને આધારે 0 75 અને 1 વચ્ચેનું મૂલ્ય ધારણ કરી શકાય છે તમે સ્ટ્રેસ બ્લોકની ઉચાઈ તરીકે જોઈ રહ્યા છો અને સ્ટ્રેસ બ્લોકના પરિમાણો સ્ટ્રેસ બ્લોકની લંબાઈ a લંબચોરસની બાજુનું પરિમાણ છે જે x દ્વારા વિભાજીત છે જે પેરાબોલિક ડિસ્ટીબુસન છે પેરાબોલિક ડિસ્ટીબુસન ની લંબાઈ x દ્વારા 0 67 અને 0 85 વચ્ચે બદલાય છે જે એક સારો અંદાજ છે તેથી સરેરાશ કોમ્પ્રેસડ સ્ટ્રેસ એ એક્સિયલ બળ છે જે l દ્વારા t માં વહેંચાયેલું છે અને ઊભી સંતુલનથી આપણી પાસે હવે સ્ટ્રેસ બ્લોક દ્વારા જ પૂરી પાડવામાં આવેલ સંતુલન છે તેથી N ને એસેન્ડરીસિટી તરીકે ધારીએ છે અને તેથી લંબચોરસ બ્લોકની મધ્યમાં રીસલ્ટન્ટ સ્ટ્રેસ છે તેથી N l2 a2 જે પરિણામસ્વરૂપે બેઠો છે તેથી તે e છે તેથી N માં e વ્યાખ્યાયિત થયેલ છે આપની પાસે a ની કિંમત માટે સમીકરણ છે આપણે આને આ સમીકરણમાં લાવીએ છીએ અને અંતિમ મોમેન્ટ માટે ફાઇનલ સમીકરણ જે એક્સિયલ કોમ્પ્રેસડ સ્ટ્રેસ લેવલ અને ચણતર ની કોમ્પ્રેસ્સીવ સ્ટ્રેન્થ fmc સાથે રજુ કરેલ છે a એ લંબચોરસ સ્ટ્રેસ બ્લોક છે x તે અહીં આપેલ મૂલ્યો છે ફક્ત વેલ્યુ જેનો ઉપયોગ પેરાબોલિક સ્ટ્રેસ ને સમાન સ્ટ્રેસ બ્લોક સાથે કરવા માટે થાય છે રીસર્ચ પ્રમાણે સ્ટ્રેસ બ્લોકનું કદ તે ચણતરના પ્રકાર પર આધાર રાખે છે તેમાં સ્ટ્રેસ બ્લોકની ઊચાઈ ના ગુણોત્તર તરીકે 0 75 થી 1 ઓફ u સુધીના મૂલ્યો હોઈ શકે છે અને સ્ટ્રેસ બ્લોકની પહોળાઈના ગુણોત્તર x દ્વારા વિભાજિત 0 67 અને 0 85 વચ્ચે હોય વિવિધ પ્રકારની ચણતર માટે આની વચ્ચે મૂલ્યો ધારણ કરી શકાઈ છે તેથી હવે અંતિમ મોમેન્ટ માટે સમીકરણ Mu છે જે એક્સિયલ કમ્પ્રેશન લેવલ અને ચણતરની કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થનું વેલ્યુ આપે છે મૂળભૂત રીતે ધ્યાનમાં લેવું ફેઇલ્યર ટોચને ક્રસીંગ કરી નાખવાથી અને ફ્લેક્ચર પ્રભુત્વવાળી પદ્ધતિ હેઠળ આવી રહી છે

આ ત્રીજા ફેઇલ્યર ક્રાઈટરિયાને અનુરૂપ છે જેને આપણે મેન મુલર ક્રાઈટરિયામાં જોયું હતું M crack અને M u સમાન લેવલ પર નથી M crack સર્વિસિબિલિટી સ્થિતિમાં છે તેથી માની ન શકાય કે M crack દિવાલમાં ફેઇલ્યર નો ક્રાઈડેરીયા છે તે માત્ર ક્રેકીંગની લિમિટ સ્ટેટ છે તે સર્વિસિબિલિટી લિમિટ સ્ટેટ છે Mu જે દિવાલમાં અંતિમ લિમિટ સ્ટેટ છે આ ફ્લેક્ચરલ મિકેનિઝમનો એક ખાસ કિસ્સો છે જે છે કે જો દિવાલનો એસ્પેક્ટ રેશિયો એવો હોય કે દિવાલ હજુ પણ ફ્લેક્ચરલ મિકેનિઝમ્સ દ્વારા પ્રભુત્વ ધરાવતી હોય ધારીએ કે દિવાલમાં એસ્પેક્ટ રેશિયો એવો છે જેમાં દિવાલની ઊચાઈ દિવાલની લંબાઈ કરતાં ઘણી મોટી છે તે એક પાતળી દિવાલ છે જે સ્ક્વોટ દિવાલ નથી જ્યારે તે પાતળી દિવાલ હોય છે ત્યારે મોટેભાગે તે ફ્લેક્સ્યુલર મિકેનિઝમ્સ દ્વારા પ્રભુત્વ ધરાવે છેપરંતુ જયારે પ્રી કમ્પ્રેશન લેવલ નોંધપાત્ર ન હોય ત્યારે પણ ફ્લેક્સ્યુલર મિકેનિઝમ્સ દ્વારા પ્રી કમ્પ્રેશન લેવલ હોય છે ચણતર ની ટોચ ને કચડી નાખવા માટે પ્રી કમ્પ્રેશન લેવલ ઊચું હોવું જરૂરી છે જો પ્રી કમ્પ્રેશનનું સ્તર ઉચું ન હોય તો સમસ્યા છે કે ટોચમાં ક્રશિંગ ફેઇલ્યર થતું નથી જેનો અર્થ છે કે દિવાલ પર ગુરુત્વાકર્ષણ દળો ચાલુ રહેશે અને દિવાલ ક્રસીગ નહીં થાય આ કેસ છે જ્યારે પ્રી કમ્પ્રેશનનું લેવલ ખૂબ ઓછું હોય છે તેથી જો પાતળી દિવાલ હોય પરંતુ જો ઉપર ના ફ્લોર ની દિવાલ છે અથવા જો તે એક માળનું માળખું છે અને દિવાલનો પાસા ગુણોત્તર એવો છે કે તે દિવાલ પાતળી છે તો પણ ફ્લેક્ચર મિકેનિઝમ છે પરંતુ તે ક્રસીંગ કરી નાખવામાં ફેઇલ નહીં થાય પરંતુ તે એક રોક છે આ કિસ્સામાં નીચા એક્સિયલ કમ્પ્રેશન પરિસ્થિતિની તપાસ થાય છે આ એક્સિયલલ કમ્પ્રેશનને ચણતરની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થના સંદર્ભમાં ગુણોત્તર તરીકે વ્યક્ત થાય છે જો આને એક્સિયલલ સ્ટ્રેસના ગુણોત્તર તરીકે રજૂ કરીયે છીએ જે જયા પ્રી કમ્પ્રેશન લેવલ સિગ્મા છે જે ચણતરની ક્ર્સીંગ સ્ટ્રેન્થ fmc થી વિભાજિત નથી જોકે આ મૂલ્ય ખરેખર ઓછું છે અને જો તે સિંગલ માળનું સ્ટ્રક્ચર સ્લેન્ટર દીવાલ છે તો અહી નોંધપાત્ર રીતે ઓછું મૂલ્ય હશે લગભગ 2 ટકા કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થને 5 ટકાથી ઓછી કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ તરીકે લઈએ છીએ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં હોય ત્યારે હજુ પણ ફ્લેક્ચર મિકેનિઝમ હાજર છે જો કે ક્રસીંગ નહી થાય પરંતુ કઠોર રોકિંગ બરાબર થશે તેથી આ ફ્લેક્ચરલ મિકેનિઝમનું વિસ્તરણ એવું છે ક્રશિંગ ફેઇલ્યર નહીં થાય પરંતુ રોકિંગ થાય છે જો પ્રી કમ્પ્રેશન લેવલ નીચું હોય અને બેડ જોઈન્ટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે ન હોય તો લેટરલ બળની થોડી માત્રા સાથે દિવાલના પાયા પર ક્રેકીંગ જોઈ શકાય છો જો પ્રી કમ્પ્રેશન લેવલ નીચું હોય અને જોઈન્ટ ની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓછી હોય તો લેટરલ બળની થોડી તીવ્રતા સાથે હીલ ક્રેકીંગ જોઈ શકાય છે એકવાર હીલ ક્રેકીંગ થાય છે અને પ્રી કમ્પ્રેશન લેવલ ઓછું થવાનું ચાલુ રહે તો દિવાલનો નોંધપાત્ર ભાગ ક્રેકીંગમાંથી પસાર થાય છે આ શરત સાથે કે બીજા છેડે લગભગ એ જે હિન્જ છે જે બરાબર સંતુલિત છે અને બિંદુ O જ્યાં પ્રી કમ્પ્રેશનનું સ્તર એટલું ઓછું છે અને બેડ જોઇન્ટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ ચણતરમાં ઓછી છે થોડા લેટરલ બળ સાથે હીલ ક્રેકીંગ મેળવી શકાય છે જે ક્રોસ સેક્શનના સંદર્ભમાં નોંધપાત્ર બનશે કમ્પ્રેશનમાં માત્ર ખૂબ નાનો ક્રોસ સેક્શન છોડીને બાકીના ભાગમાં કમ્પ્રેશનમાં હજુ પણ સક્રિય છે દિવાલની લંબાઈની સરખામણીમાં ઇટાનું મૂલ્ય નોંધપાત્ર રીતે નાનું છે એક્સ્ટ્રીમ કિસ્સામાં તે એક માત્ર બિંદુ છે પરંતુ પ્રી કમ્પ્રેશન લેવલ એટલું નીચું છે કે અને કમ્પ્રેશનમાં ચણતરની સ્ટ્રેન્થ જો તે સારી હોય તો તે ધાર O પર તો ક્યારેય ક્રસીંગ નહીં થાય દિવાલ સિમ્પલ રોક તરીકે રહેશે અને તેથી તે ઓવરટર્નિંગ પદ્ધતિ છે જ્યારે સ્થિરતા પર પહોંચી જાય છે ત્યારે દીવાલમાં અંતિમ ફેઇલ્યર મળશે અને ત્યારે ઓવરટર્નિંગ મળશે પરંતુ કમ્પ્રેશનમાં ક્રસીંગ ક્રોસ સેક્શન નહીં મળે આ ખાસ કેસ છે તેથી હવે રિજીડ બ્લોકને જોશું અહી દિવાલ પેનલ રિજીડ બ્લોકની તરીકે કાર્ય કરે છે ત્યાં એક ફેઇલ્યર પ્લેન મળ્યું છે જે ક્રેકીંગને કારણે તળિયે રચાયેલ છે પરંતુ O પર જ આ હિન્જ દ્વારા સંતુલન જાળવવામાં આવે છે તેથી જો O ની આજુબાજુના રિજિડ બ્લોકનું સંતુલન લઈએ તો અંતિમ લેટરલ બળ Hu ને h ઉચાઈ માં N અને P ની લંબાઈ 2 સાથે સરવાળો કરીને સંતુલિત કરવામાં આવે છે અને તેથી એક સમીકરણ મળે કે મટિરિયલ સ્ટ્રેન્થ દ્વારા સંચાલિત નથી તે શુદ્ધ ભૂમિતિ છે ત્યાં રોકિંગ મિકેનિઝમ મેળવી શકાય છે ઓવર ટર્નિંગ મિકેનિઝમ મેળવી શકો છે પ્રુર્વધારણા એ છે કે મટિરિયલની સ્ટ્રેન્થ કોમ્પ્રેસનની અંદર નોંધપાત્ર રીતે વધે છે જે ચણતર માટે સાચી છે અને જ્યારે નીચા એક્સિયલ કમ્પ્રેશન સ્તરને ધ્યાનમાં લેવામાં આવે છો ત્યારે f mc દ્વારા સિગ્માનું મૂલ્ય ખૂબ ઓછું હોઈ શકે છે તેથી એક્સિયલ સ્ટ્રેસનો ગુણોત્તર ઓછો હોવાથી ફ્લેક્ચરલ મિકેનિઝમનો આ ખાસ કેસ મેળવી શકાય છો જે ફ્લેક્સ્યુલર રોકિંગ છે તેથી જો અગાઉના સમીકરણમાં આનો ઉપયોગ કરવા માંગતા હો તો આ 0 પર જઈ રહ્યું છે જ્યારે એક્સિયલ સ્ટ્રેસ ગુણોત્તર 0 પર જઈ રહ્યો છે અને તે 0 પર જાય છે ત્યારે સંતુલન માત્ર એક્સિયલ બળ સ્તર અને ભૂમિતિમાં જ આવે છે તો ઓવરટર્નિંગ ની મિકેનિઝમ મળે જે રિજીડ રોકિંગ છે જે દિવાલમાં થાય છે તેથી આ એક ખાસ કેસ છે જેને ફ્લેક્સ્યુલર મિકેનિઝમ પર જ ધ્યાનમાં લઈ શકાય છે તેથી જો પાતળી દિવાલ હોય તો ઓછી પ્રી કમ્પ્રેશન સાથે ફ્લેક્સુરલ મિકેનિઝમ ફ્લેક્સ્યુલર રોકિંગને ઓવરટર્નિંગ કરી શકે છે અન્યથા કોમ્પ્રેસ્ડ ટો ફેઇલ્યર જોઈ શકાય છે